કોષ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં આપનું ફરીથી સ્વાગત છે તેથી આપણે 7 માં અઠવાડિયામાં છીએ અને હમણાં સુધી આપણી પાસે ચેતાકોષોના કેસ સ્ટડીનો ઉપયોગ કરીએ છીએ આપણે વિવિધ પ્રકારના ચેતાકોષોને કેવી રીતે અલગ કરવા તે વિશે વાત કરી છે અને 2 પ્રક્રિયાઓ જે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે જે તમે જાણો છો તે કોઈપણ સમયે કોઈપણ લેબ દ્વારા અનુસરી શકાય છે તે ઘનતા ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન છે અને આ ઘનતા ગ્રેડિએન્ટ સેન્ટ્રીફ્યુગેશન આ પ્રક્રિયા ઘનતા ગ્રેડિએન્ટ બનાવવા માટે સામગ્રી તરીકે સુક્રોઝ અથવા નિકોડેન્ઝ અથવા ઓપ્ટિક પ્રેપનો ઉપયોગ કરે છે આ તકનીકનો ઉપયોગ સ્વાદુપિંડના કોષોના સેલ વિભાજન માટે થઈ શકે છે આનો ઉપયોગ યકૃતના કોષો માટે થઈ શકે છે આનો ઉપયોગ કોઈપણ કોષના પ્રકાર માટે થઈ શકે છે જો કે એક જ સેલ સસ્પેન્શન મેળવવા માટે કેટલીક પૂર્વજરૂરીયાતો હોય તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જ્યારે પણ આપણે પેશીનો એક ભાગ લઈએ છીએ તેથી તે લાખો કોષો ધરાવે છે તેથી હવે તમારી પાસે એક રસ્તો છે જેના દ્વારા તમે એન્ઝાઇમેટિક અથવા યાંત્રિક અથવા અમુક સારવારનો ઉપયોગ કરો છો જ્યાં વ્યક્તિગત કોષ પેશીઓથી અલગ પડે છે તેથી તે પેશીનું આર્કિટેક્ચરને જાળવી રાખતું નથી તેના બદલે તે સિંગલ સેલ સસ્પેન્શન બની જાય છે આનો અર્થ કંઈક આનો છે તેથી આ તમારું અઠવાડિયું 7 વ્યાખ્યાન 1 છે તેથી ઉદાહરણ તરીકે કહીએ કે તમારી પાસે આ પેશીનો ટુકડો છે જે તમારે તોડી નાખવાનો છે અને આ વ્યક્તિગત કોષો છે ઉદાહરણ તરીકે 3 પરિમાણીય પેશી જેવું કંઈક હવે જો મારે આનો ઉપયોગ કરવો હોય તો ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે હું જોઉં છું કે મારી પાસે અમુક કોષો છે જે નારંગી રંગમાં છે અમુક કોષો જે લીલા છે આ તેમની વિવિધ કાર્યક્ષમતાના આધારે જુદા જુદા કોષ પ્રકારો છે કેટલાક કોષો જે આ પ્રકારના પીળા છે આ રીતે તમે આ બધા જુકદા જુદા સેલ પ્રકારોને અલગ કરવા માંગો છો તેથી તમે ઉપયોગ કરવા માટે તેથી આપણે 2 તકનીકો વિશે વાત કરી છે આપણે ઘનતા ગ્રેડિયન્ટ વિશે વાત કરી છે અને આપણે ઇમ્યુનો પેનિંગ વિશે વાત કરી છે જ્યાં તમે રોગપ્રતિકારક માર્કરનો ઉપયોગ કરી રહ્યા છો હવે આ બંને તકનીકો માટે જે ખૂબ જરૂરી છે તે એ છે કે આ સમૂહમાંથી તમને સિંગલ સેલ સસ્પેન્શન મળે છે અને સિંગલ સેલ સસ્પેન્શનનો અર્થ અનિવાર્યપણે જો તમે આ પેશીને વિખેરી નાખો તો જો તમે પેશીઓને તોડી નાખશો તો તમને જે મળશે તે આના જેવું કંઈક છે એક સેકન્ડ આના જેવું તેથી હવે જો તમને આ પ્રકારનું મિશ્રણ મળે અને વ્યક્તિગત કોષોનું કદ અલગ હોય તો તેના આધારે તમે ઘનતા ગ્રેડિયન્ટને અનુસરી શકો છો જો કે આ દરેક વસ્તીને અનુસરવા માટે વિવિધ ઘનતા હોય હવે ઉદાહરણ તરીકે તેમની પાસે અનુસરવા માટે જુદી જુદી ઘનતા નથી તો પછી જો તેમની પાસે વિવિધ પ્રકારના રોગપ્રતિકારક માર્કર્સ હોય આવું કંઈક અને તમને ખ્યાલ છે કે આ રોગપ્રતિકારક માર્કર્સ છે જે ત્યાં હાજર છે તો પછી તમે શું કરી શકો પછી તમે ઇમ્યુનો પેનિંગ નામની વસ્તુને અનુસરી શકો છો જેને આપણે છેલ્લા વર્ગમાં ચર્ચા કરી હતી આગળ ટેકનિકનું વિસ્તરણ સેલ સોર્ટિંગ છે તમે FACS નો ઉપયોગ કરી શકો છો જે ફ્લોરોસન્ટ આસિસ્ટેડ સેલ સોર્ટિંગ છે FACS જે આવશ્યક છે જો F એટલે ફ્લોરોસન્ટ A આસિસ્ટેડ માટે છે C સેલ માટે છે અને S સોર્ટિંગ માટે છે આ બીજી આધુનિક ટેકનિક છે તો ખરેખર FACS શું છે તેથી આપણે બે વિશે વાત કરી છે તો હવે હું આમાં ત્રીજી ફ્રેમ ઉમેરી રહ્યો છું જે તમારી FACS છે ખરેખર હકીકતો શું છે તેથી આપણે FACS શું છે તે વિશે આ વર્ગમાં થોડી ચર્ચા કરીશું તેથી તથ્યો પર કોઈપણ પ્રકારના અભ્યાસમાં પ્રવેશતા પહેલા શું થઈ રહ્યું છે તે મૂળભૂત તર્કને સમજવાનો પ્રયાસ કરો તેથી ઉદાહરણ તરીકે તમે કોઈ મેચ જોવા માટે સ્ટેડિયમ જઈ રહ્યા છો તેથી ત્યાં એક હજાર લોકો છે અને તમારામાંના દરેક અથવા ત્યાંના દરેક છે તેથી ઉદાહરણ તરીકે હું તે VIP ગેલેરીને વિભાજીત કરું છું મારી VIP ગેલેરી કહું છું તો હું કહું છું કે આ ફક્ત કેટલાક મોટા પરિવારો માટે જ આરક્ષિત છે અને પછી મેં કેટલાક રમતવીરો અથવા તેમના જોવા માટે અનામત રાખી છે પછી મેં કહ્યું કે આ એક જનરલ છે તેથી મારી પાસે 5 જુદી જુદી કેટેગરી છે હવે જ્યારે હું પ્રવેશ કરું છું ત્યારે હું એક સામાન્ય દ્વારથી જ પ્રવેશ કરું છું પરંતુ તફાવત માટે તેથી ઉદાહરણ તરીકે આ સામાન્ય દ્વાર છે જેના દ્વારા હું પ્રવેશ કરું છું અને આ અખાડો છે જ્યાં આપણે જવાનું છે અને અહીં લોકો વિવિધ પ્રકારના આવે છે અને અહીંયા અલગ અલગ પ્રકારના લોકો મેચ જોવા આવે છે હવે ઉદાહરણ તરીકે જુઓ અહીં બહાર આ જગ્યાએ મારી પાસે સેન્સર છે તેથી આ લોકોમાંથી દરેક આવી રહ્યા છે તેથી સેન્સર કહેશે કે આ વાદળી આછો વાદળી છે તેથી આ આછો વાદળી તમને પૂછવામાં આવવું જોઈએ કે આ સ્થળ પર જાઓ આ મેદાન છે હવે આ લાલ છે આ લાલ છે લાલ ને પૂછવું જોઈએ કે અહીં ખસી જાઓ આ લાલ માટે અનામત છે આ લીલો છે લીલા અહીં હોવી જોઈએ અને આ ગુલાબી છે ગુલાબી અહીં હોવું જોઈએ આ પીળા છે તે અહીં બેસવા જોઈએ આ આછા નારંગી છે નારંગી અહીં બેસવું જોઈએ બરાબર તેથી હું જે કહેવા માંગતો હતો તે છે કે ઉદાહરણ તરીકે કોષની સપાટી પર તમારી પાસે ચોક્કસ માર્કર્સ છે જો તમે આને જુદા જુદા કોષો તરીકે ધ્યાનમાં લો છો તો તેના બદલે તે વ્યક્તિઓ છે જે ટિકિટના વિવિધ રંગ ટેગ ધરાવે છે તેથી તેમની પાસે આ માટે ટિકિટ છે તેથી મારી પાસે આ રંગ છે તેથી તમારા માટે આ જગ્યા આરક્ષિત છે તેથી આછા વાદળી માટે આ સ્થાન છે હળવા લીલા માટે આ અનામત છે ગુલાબી માટે આ અનામત છે પીળા માટે આ ભાગ અનામત છે લાલ માટે આ ભાગ અનામત છે તેથી ત્યાં સ્થાનો છે જે હવે આરક્ષિત છે પરંતુ તમારે સ્થાન લેવું તે અઘરુ નથી કે પરંતુ તમે તેમને કેવી રીતે અલગ કરો છો તે સૌથી જટિલ મુદ્દો છે તેથી તેમને અલગ કરવા માટે જો તમારે આ ચોક્કસ કોષ પ્રકાર મળે તો પ્રથમ વસ્તુ શું કરવી ઉદાહરણ તરીકે મને આ મળે છે મને આ મળે છે મને આ મળે છે મને આ મળે છે મને આ મળે છે તેથી ત્યાં 5 સેલ પ્રકારો છે ઉદાહરણ તરીકે મને A B C D E મળી રહ્યો છે તેથી મેં તમને એક વિકલ્પ કહ્યું જે મારી પાસે છે કે હું તેમને ઘનતા ગ્રેડિયન્ટ દ્વારા અલગ કરું છું જે વાસ્તવમાં શક્ય છે પરંતુ જો તે સમાન કદના હોય તો ઘનતા ગ્રેડિયન્ટ કામ કરશે નહીં કારણ કે 2 કણોની ઘનતા ઉદાહરણ તરીકે કહીએ કે હું હમણાં જ અન્ય એકનો પરિચય આપું છું તે છે f હવે d અને f વચ્ચે તમે ભાગ્યે જ ઘનતા તફાવત જોશો અથવા A અને B વચ્ચે ઘનતામાં મોટો તફાવત હોય તેવા ખૂબ જ ઓછો વિકલ્પ હશે તમે સમજો છો તો આ પરિસ્થિતિમાં કહીએ તો હવે તમારી પાસે શું છે આ 2 વસ્તી આ 2 વસ્તી જે આ વસ્તીની સરખામણીમાં અલગ વર્તન કરશે હવે તેમને કેવી રીતે અલગ કરવું હવે એક વિકલ્પ એ છે કે તમે મેચ જોવા માટે મેદાનમાં પ્રવેશ કરી રહ્યા હો તે રીતે તમે તેમને લેબલ કરો તમારી પાસે ચોક્કસ પ્રકારની કલર કોડેડ ટિકિટ છે તમારી પાસે નારંગી હોઈ શકે છે તમારી પાસે લીલી હોઈ શકે છે તમારી પાસે વાદળી હોઈ શકે છે તમારી પાસે લાલ હોઈ શકે છે હવે અહીં તે કોડના આધારે અહીં સંત્રીઓ છે જે અહીં ઉભા છે તેઓ તમને કહેશે કે તમે અહીં બેસો અથવા તમારું બેઠક સ્થળ અહીં છે અથવા તમારું અહીં છે અથવા તમારું અહીં છે અથવા તમારું અહીં છે અથવા તમારું અહીં છે અથવા અહીંયા કે અહીંયા જ્યાં પણ હોય હવે સૂક્ષ્મ સ્તર પર આ સંત્રીઓ ચોક્કસ ચકાસણીઓ દ્વારા બદલવામાં આવશે અને આપણે જે પ્રકારની ચકાસણીની વાત કરી રહ્યા છીએ તેને ફ્લોરોસન્ટ ચકાસણી કહેવામાં આવે છે ચકાસણી જે ફ્લોરોસન્સ સહીના આધારે પોતાને બીજાથી અલગ પાડશે જે કોષમાં સહજ ફ્લોરોસન્સ સહી છે અથવા તમે કોષ પર ફ્લોરોસન્ટ સ્તર રજૂ કરો છો ઉદાહરણ તરીકે કહીએ કે તમે જાણો છો કે તમારી પાસે આના જેવું કોષોનું મિશ્રણ છે હવે પાછલા આકૃતિ પર પાછા જાઓ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી તેથી તમે જાણો છો કે આ તમારી પેશીઓ છે આ પ્રકારની તે સ્વાદુપિંડનું પેશી હોઈ શકે છે તે યકૃતનું પેશી હોઈ શકે છે તે કરોડરજ્જુ હોઈ શકે છે તે વાંધો નથી તે ભલે ગમે તે હોય હું ચેતાકોષોના ઉદાહરણો લઈ રહ્યો છું કારણ કે મેં તે ક્ષેત્ર પર ઘણું કાર્ય કર્યું છે તેથી હું બરાબર રીતે જાણું છું પરંતુ તર્કશાસ્ત્ર એવું નથી કે ન્યુરોનલ પુસ્તકમાંથી મેં તર્કશાસ્ત્ર પ્રમાણભૂત સેલ કલ્ચર લોજિક પસંદ કર્યું હતું પરંતુ પછી તમારે સેલ પ્રકાર લેવો પડશે જે તમને કહેશે અને તમારી પરિસ્થિતિના આધારે તમારે શરતો પસંદ કરવી પડશે પરંતુ તમારે સમજવું પડશે કે તમારી પાસે શું બીમાર સાધનો છે તેથી આ કવાયતનો આ સમગ્ર ઉદ્દેશ એ છે કે તમે જાણો છો કે સમસ્યાને ઠીક કરવા માટે તમારી પાસે કયા વૈજ્ઞાનિક અથવા કોષ કલ્ચર સાધનો છે તેથી પાછા આવીએ તેથી જો તમે તેને જુઓ તો ઉદાહરણ તરીકે કેટલા રંગો આપણી પાસે છે અમે કહીએ છીએ કે આપણી પાસે વાદળી છે અને આ રંગો અહીં ખૂબ પ્રતીકાત્મક છે તે વાસ્તવિક જીવનના રંગો લાલ તમારી પાસે લીલો અને તમારી પાસે નારંગી અને તમારી પાસે પીળો છે હવે ધારો કે તમે આ જાણો છો તો તમારી પાસે આ 5 અલગ અલગ પ્રકારના કોષો છે અને તમે જાણો છો કે ત્યાં અનન્ય એન્ટિબોડીઝ છે જે તેમની સપાટી પર બંધાયેલ હોઈ શકે છે જે કહે છે કે ઉદાહરણ તરીકે હું કહું છું કે હવે હું વિવિધ એન્ટિબોડીઝનું નામકરણ કરું છું એન્ટિબોડી B એન્ટિબોડી R એન્ટિબોડી G માત્ર સાઇન કે આ નિશાની કહી રહી છે કે આ એક એન્ટિબોડી છે G o પ્રાઈમ Y પ્રાઈમ હવે જો હું Y પ્રાઇમને રમતમાં લાવીશ તો હું ફક્ત પીળા કોષોને જાણું છું તે પીળા કોષોને બરાબર વળગી રહેશે હવે હું કોઈ સમસ્યા લાવતો નથી તો હવે આ કોષો પર Y પ્રાઇમ ટેગ હશે હવે મારે શું કરવાનું છે મારો મતલબ કે જો આ પ્રાથમિક એન્ટિબોડી હોય તો મારી પાસે ફ્લોરોસન્ટ ટેગ હોવું જોઈએ જે આ કોષોને અલગ પાડશે તેથી ઉદાહરણ તરીકે કહો હું આ તમામ 5 જુદા જુદા સેલ પ્રકારોથી અલગ કરવા માંગુ છું હું ફક્ત એક કાલ્પનિક આધારે 2 સેલ પ્રકારને અલગ કરવા માંગુ છું લીલા અને પીળાને તેથી હું શું કરું હું G પ્રાઇમ મુકીશ તેથી હવે મારી પાસે 2 કોષો છે જે હવે 2 ફ્લોરોસન્ટ ચકાસણીઓ પીળા અને લીલા દ્વારા લેબલ થયેલ છે હવે મારી પાસે સેન્સર છે ઉદાહરણ તરીકે હું કોષોને વહેવાની મંજૂરી આપું છું તેથી મારી પાસે આના જેવી એક ખૂબ જ સાંકડી ટ્યુબ છે જેના દ્વારા એક સમયે માત્ર એક કોષ જ વહી શકે છે અને અહીં મારી પાસે સેન્સર છે અને અહીં મારી પાસે દરવાજો છે હવે મારી પાસે બહુવિધ કોષો છે જે યોગ્ય રીતે આવી રહ્યા છે અને તેમ છતાં મારી પાસે વાસ્તવમાં આ ચિત્રમાં થોડી ભૂલ હતી અને હું તેને મુકી રહ્યો છું હવે તેને મુકીને મને આ પ્રકારના કોષો મળી રહ્યા છે કદાચ પીળો બરાબર અને એક સમયે માત્ર એક કોષ લાલ ગુલાબી દ્વારા આવી રહ્યો છે તમે અન્ય કોઈપણ લીલાને પીળો કરી શકો છો બરાબર હવે અહીં તમે ચકાસણી કરી રહ્યા છો આ કેસ સ્ટડીમાં ભેદ પાડવા માટે ચકાસણી કરો લીલા અને પીળા ફ્લોરોસન્ટ લેબલ્સ વચ્ચે તફાવત કરવા માટે ચકાસણી તેથી આ ચેનલ તેથી આપણી પાસે હમણાં 2 ચેનલો છે તેથી આ એક ચેનલ છે જેને હું પીળી ચેનલ કહું છું અને બીજી ચેનલ છે જેને આપણે લીલી ચેનલ તરીકે ઓળખીએ છીએ કારણ કે આ તે છે જે હું અલગ કરીશ અને આ એક બિન વિશિષ્ટ ચેનલ છે બરાબર હવે એકવાર સેલ અહીં પહોંચશે ત્યારે શું થશે ઉદાહરણ તરીકે ગ્રીન સેલ અહીં આવે છે હવે જલદી આ સેન્સર આને અનુભવે છે તે સંદેશ દ્વારા આદેશ મોકલશે જે તેને કાઢશે તેથી ખરેખર અહીં ત્રીજો દરવાજો છે બરાબર તેથી તે તરત જ આ દરવાજો ખોલશે અને આગળનો તબક્કો તમે જે જોશો તે આ છે આ બંધ રહેશે પરંતુ આ લીલો દરવાજો હવે ખુલ્લો છે અને આ કોષ ખસેડશે નહીં તેથી હવે તમારી પાસે એક કલેક્શન માટે વાસણ છે જ્યાં તમે બધું એકત્રિત કરી રહ્યા છો જો પીળા રંગની હોય તો તે જ રીતે તમામ લીલા તો વાસ્તવિક જીવનમાં શું થશે હવે આ દરવાજો આવતા પીળા કોષ માટે બંધ રહેશે આ ખુલશે અને પીળો કોષ અહીં ફરશે અને તમે તમારા વાસણમાં બધા પીળા કોષો એકત્રિત કરી શકો છો તેથી હવે 5 કોષના પ્રકારોમાંથી હવે તમે ધીમે ધીમે 2 જુદા જુદા કોષના પ્રકારો સુધી સંકુચિત થઈ રહ્યા છો તેથી તમે જુઓ કે આ કેવી રીતે છે તેથી આ ફ્લોરોસન્ટ સોર્ટર છે તેથી તમારા સોર્ટર કેટલા શક્તિશાળી છે તેના આધારે તેથી આ તમારું ફ્લોરોસન્ટ સોર્ટર છે તેથી જ્યારે તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરો તેની સમાન મેં તમને જે કહ્યું હતું તે સમાનતા છે તેથી અહીં તમારી પાસે સંત્રીઓ ઉભા છે જે ખાતરી કરી રહ્યા છે કે તમારે સ્ટેડિયમના કયા ભાગમાં જવું જોઈએ તેથી આ ફ્લોરોસન્ટ સેલ સોર્ટર ફ્લોરોસન્ટ એસેટ્સ આસિસ્ટેડ સેલ સોર્ટર આધુનિક સેલ કલ્ચર લેબ્સમાં ખૂબ જ સંભવિત સાધનોમાંનું એક છે અને આ ખૂબ જ ઉપયોગી બને છે જ્યારે તમારી પાસે આના જેવી જટિલ પરિસ્થિતિ હોય જ્યાં તમારી પાસે બહુવિધ સેલ પ્રકારો અલગ હોય પરંતુ હકીકતમાં તે પણ સમાન છે મેં તમને છેલ્લા વર્ગમાં શું બતાવ્યું કે તમારી પાસે તે અનન્ય માર્કર્સ હોવા જોઈએ આ મૂળભૂત સિદ્ધાંતો હજુ પણ સમાન છે તમારી પાસે તે મૂળભૂત માર્કર્સ હોવા જોઈએ તેના વિના ખરેખર તેમને સ સોર્ટ કરવું સરળ કામ નથી તો હવે આની જેમ તેથી તમારી પાસે ઘનતા ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન છે તમારી પાસે ઇમ્યુનો પેનિંગ છે તમારી પાસે ફ્લોરોસન્ટ આસિસ્ટેડ સેલ સોર્ટર છે તેથી આપણી પાસે 3 જુદી જુદી તકનીકો છે જેના દ્વારા કોઈ એક સેલ અલગ કરી શકાય છે અને હવે આના પ્રમાણે જો તમે પાછા જાવ અને વિચારો કે આપણે જે બધું આવરી લીધું છે તેના વિશે વિચારો તમારી પાસે જુદા જુદા પ્રકારના ઓલિગોસ માઇક્રોગ્લિયા એસ્ટ્રોસાયટ્સ અલગ અલગ પ્રકારના ચેતાકોષો છે અને માત્ર તમે ઘનતા ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીને તેમને અલગ કરી શકો છો તેના સિવાય તમે તેમને ઇમ્યુનો પેનિંગ દ્વારા વધુ અલગ કરી શકો છો FACS ની બાબત તરીકે તમે આ ઇમ્યુનો પેનિંગ વિશે જાણીને આશ્ચર્ય પામશો કે જો તમને ખરેખર ખબર હોય કે કયા સમયે આ ચોક્કસ કોષો તેમની સપાટી પર અનન્ય માર્કર્સ વ્યક્ત કરે છે આ તમામ પ્રકારની ફ્લોરોસન્ટ સેલ સોર્ટિંગ ખરેખર ખૂબ જ પ્રચંડ તકનીક હોઈ શકે છે જેના આધારે તમે તેમને અલગ કરી શકો છો તેથી હું અહીં આ વર્ગ અહીં પૂરો કરું છું હવે પછીના વર્ગમાં આગળ જઈશ અને અન્ય કેટલાક પાસાઓ વિશે ચર્ચા કરીશ જે કોષ સંસ્કૃતિનું વધુ વાસ્તવિક જીવન મોડેલ બનાવવામાં મદદ કરશે